ચાલો હવે મને મૂળ સર્કિટ ની દ્રષ્ટિએ પરત આવે છે હવે ચાલો આપણે સર્કિટ Vs VR Vs છે તેથી જો તમે પદોને ફરીથી ગોઠવો તો તમે જોશો કે તે RC નો ગુણાંક Rc છે અને VR નો ગુણાંક 1 છે હવે આપણે Ic ની દ્રષ્ટિએ પણ પ્રયાસ કરી શકીએ છીએ અને તે સમાન હશે Ic એ બીજું કશું નથી પરંતુ Vs Vc ભાંગ્યા R છે અને જો હું Vc લખું તો તમે એ જુઓ કે તે Vs Ic × R છે તેથી Vc નો ટાઈમ ડેરિવેટિવ Ic 0 હોય છે ઠીક છે મેં ત્રણેયને બે ચલો સહીત ડાબી બાજુએ અને સ્રોતને જમણી બાજુએ સાથે લખ્યા છે તેથી તમે આ ત્રણ વિકલન સમીકરણો વિશે જે નોંધ્યું છે તે કંઈપણ છે અથવા કંઈ નથી ડાબા હાથની બાજુ બરાબર છે વિકલન સમીકરણના એકરૂપ tRC છે જે Vc માટેનો એકરૂપ ઉકેલ છે એ જ રીતે Ic પણ એ જ રીતે હશે અને આપણે પણ એ જ રીતે હોઈશું આ નેચરલ રિસ્પોન્સિસ હશે

આ સામાન્ય સ્વરૂપ છે અને પ્રારંભિક અંતિમ મૂલ્ય એ હોય છે કે જે સમય અચળાંક RC પર આધારિત હોય છે છેલ્લે VR પણ ∞ ના VR ની સમાન હશે જે અંતિમ મૂલ્ય પ્રારંભિક અને અંતિમ મૂલ્યો વચ્ચેનો તફાવત છે × એક્સપોનેન્શીઅલ માટે ઉકેલ તૈયાર કરવામાં સક્ષમ હોવું જોઈએ